નમસ્તે આ ખાસ મોડ્યુલમાં તમારું સ્વાગત છે જ્યારે આપણે વેફર સફાઈ અને પૂર્વ બેકિંગની વાત કરીએ ત્યારે સિલિકોન વેફર સફાઈ પદ્ધતિઓ અથવા સ્ક્રબિંગ એ એક બબલ જેટ ઉચ્ચ દબાણની શ્રેણી છે જે 1 5 મેગા હર્ટ્ઝ પર સોનિકેશન પછી ડિહાઇડ્રેશન અથવા પ્રી બેક અને પ્રાઇમિંગ જે ભેજને દૂર કરવા માટે ઉચ્ચ તાપમાને બેક કરવામાં આવે છે જેની આપણે વેફર સફાઈ પછી અગાઉ ચર્ચા કરી હતી અને પછી આપણે પ્રાઇમર કોટિંગનો ઉપયોગ કરવો પડ્યો આ પ્રાઇમર કોટિંગ છે જે ફો ફોટોરેસિસ્ટ ની એધેસન માં સુધારો કરે છે ટૂંકમાં તેનો પ્રાઇમર હેક્સામેથિલ્ડિસિલાઝેન છે જે એચએમડીએસ છે અને તેનું તાપમાન 125 અને તેથી વધારે હોઈ શકે છે અને કેટલાક લોકો ગરમ પ્લેટ પર 1 મિનિટ માટે 2000 C થી 2500 C આ એધેસન ને સુધારવા માટે તેનો ઉપયોગ પણ કરે છે હવે જ્યારે તમે ફોટોરેસિસ્ટ ની વાત કરીએ ત્યારે ફોટોરેસિસ્ટ એક પોલિમર છે જે સોલિડ ઓર્ગેનિક મટીરીયલ અને વેફર સપાટી પર ડિઝાઇન કરેલી પેટર્ન ને સ્થાનાંતરિત કરવા માટે વપરાય છે યુવી લાઇટના સંપર્કમાં આવતા ફોટોકેમિકલ પ્રતિક્રિયાને કારણે ફોટો સોલ્યુબીલીટીમાં બદલાવ આવે છે છે તે શું હોવું જોઈએ તેમાં ઉચ્ચ પ્રતિરોધક અને સારી એધેસન હોવી જોઈએ આ ગુણધર્મો છે અને આ માટે પ્રથમ આપણે વેક્યૂમ ચક પર વેફર રાખવાનું હતું અને પછી 3 થી 5 મિલી ફોટોરેસિસ્ટ રેડવું પડ્યું પછી ધીરે ધીરે 500 આરપીએમ સ્પિન પછી ઉચ્ચ આરપીએમ અથવા રેમ્પ સુધી 1100 થી 5000 આરપીએમ ફોટોરેસિસ્ટ સેન્ટ્રિફ્યુગલ બળ દ્વારા ફેલાય છે આપણે જોઈશું નીચેની સ્લાઇડ્સ માં ફોટોરેસિસ્ટ સ્પિન કોટિંગ અને ગુણવત્તાના પગલાં એ જાડાઈ સમય ગતિ એકરૂપતા હોય છે જ્યારે પાર્ટિકલ્સ અને ખામી એ કંઈક છે જે આપણે સમજવાની પણ જરૂર છે કારણ કે પાર્ટિકલ્સ અને ખામીઓ તમારી આખી પેટર્નનો નાશ કરશે ઘણા પ્રકારના પોઝિટિવ ફોટોરેસિસ્ટતેમજ નેગેટીવ ફોટોરેસિસ્ટ જે અહીં સૂચિબદ્ધ છે જેમ અગાઉ આપણે માસ્કની ચર્ચા કરી હતી માસ્ક એ બે પ્રકારના હોય છે કાં તો બ્રાઇટ ફિલ્ડ માસ્ક અથવા ડાર્ક ફિલ્ડ માસ્ક જો હું પોઝિટિવ ફોટોરેસિસ્ટનો ઉપયોગ કરું છું તો હું આ પેટર્નને નકલ કરી શકું છું તમે અહીં જોઈ શકશો જો હું નેગેટીવ ફોટોરેસિસ્ટનો ઉપયોગ કરું છું તો આ પેટર્નનું વિપરીત આવશે જે તમે છો આ કિસ્સામાં જોઈ શકશો તેથી યુવી લાઇટના સંપર્કમાં પ્રતિકાર દૂર થાય છે યુવી લાઇટના સંપર્કમાં પ્રતિકાર યોગ્ય રહે છે તમે તે ખૂબ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે ફોટોસેરિસ્ટ આ કિસ્સામાં અકબંધ છે કારણ કે તે યુવી લાઇટના સંપર્કમાં નથી આ તમારું પોઝિટિવ ફોટોસેરિસ્ટ છે જ્યારે ફોટોરેસિસ્ટયુવી લાઇટ સાથે સંપર્કમાં આવે છે ત્યારે નેગેટીવ ફોટોસેરિસ્ટ કિસ્સામાં તે નબળું પડેલું પ્રદેશ વધુ મજબૂત બનશે ફરીથી હું પોઝિટિવ ફોટોરેસિસ્ટ ની ઇચ્છાના કિસ્સામાં માસ્કમાં વણસેલા પ્રદેશને પુનરાવર્તન કરું છું તે વધુ મજબૂત બને છે જ્યારે નેગેટીવ ફોટોરેસિસ્ટ માટેના માસ્કમાં અનએક્પોઝ્ડ રિજિયન નબળું બને છે તે વધુ નબળું છે હવે આ વેક્ટર છે આ ફોટોરેસિસ્ટ ડિસ્પેન્સરની આકૃતિ છે જ્યાં તમે જોઈ શકો છો કે તે વેક્યૂમ પંપ સાથે જોડાયેલ છે તેને સ્પિનિંગ માટે સ્પિન્ડલ છે ત્યાં છે વેક્યૂમ ચક તે વેફર ઉડશે નહીં અને ત્યાં એક ફોટોરેસિસ્ટ ડિસ્પેન્સર છે આ વેફર વેક્યૂમ ની મદદ સાથે વેક્યુમ ચક ને પકડી રાખેલ છે આપણે ક્યાંય પણ ફોટોરેસિસ્ટ 5 મિલી વહેંચી શકીએ છીએ અને સમાન સ્પિન કોટિંગ હોય છે આપણે 500 આરપીએમ થી પ્રારંભ કરી શકીએ છીએ જે ધીમું સ્પિન છે ત્યારબાદ 1000 થી 5000 આરપીએમ છે જે રેમ્પિંગ કરે છે અને તમે સમજયા એ પ્રમાણે સેન્ટ્રિફ્યુગલ બળ ફોટોરેસિસ્ટને ફેલાવવામાં મદદ કરશે ફરીથી ગુણવત્તા સમાન જ છે જેની ચર્ચા આપણે પહેલાં કરી હતી તેથી શા માટે સોફ્ટ બેકિંગ કરવું સોફ્ટ બેકિંગ પહેલાથી થઈ ગયું છે 1 મિનિટ માટે 900 C ગરમ પ્લેટ પર પરંતુ તમે કયા પ્રકારનાં ફોટોરેસિસ્ટ નો ઉપયોગ કરો છો તેના પર નિર્ભર છે જો તમે એસયુ 8 નો ઉપયોગ કરો છો તો આ છે અલગ અને તેની તુલના પોઝિટિવ અને નેગેટીવ ફોટોરેસિસ્ટ ની સાથે કરવામાં આવે છે તે સોફ્ટ બેકિંગ બિંદુ દ્વારા છે ફોટોરેસિસ્ટનું આંશિક બાષ્પીભવન તેની એધેસનને સુધારે છે એકરૂપતામાં સુધારો કરે છે ઉત્તમ ઇચિંગ પ્રતિકાર છે આ કિસ્સામાં ઇચિંગ પ્રતિકાર શું છે તે જો તમે આ સ્લાઇડ જોશો એચ પ્રતિકાર ત્યારે થાય છે જ્યારે મારી પાસે ધાતુ બરાબર હોય જો મારી પાસે સિલિકોન હોય તો ચાલો આપણે ઓક્સિડાઇઝ્ડ સિલિકોનકહીએ આના પર મારી પાસે એક ધાતુ છે ત્યાં એક ફોટોરેસિસ્ટ છે જે આની જેમ પેટર્નવાળી છે આ છે ફોટોરેસિસ્ટ આ મારી ધાતુ અથવા મટીરીયલ છે આ સિલિકોન ડાયોક્સાઇડ છે ઇચિંગ પ્રતિકાર શું છે એચ પ્રતિકાર એ છે કે જો હું આ વેફરને મેટલ ઇચેન્ટમાં ડુબાવું છું તો તે ફોટોરેસિસ્ટને અસર કરશે પરંતુ તે વધારે અસર કરતું નથી કે તેની નીચેની ધાતુ જોડાઈ શકે તેથી તે ઇચિંગ મટીરિયલનો પ્રતિરોધ કરે છે બરાબર છે તે તમારો ઇચ પ્રતિકાર છે પણ સોફ્ટ બેકિંગ થી પ્રકાશ શોષણ સુધરે છે અથવા પ્રકાશ શોષણને શ્રેષ્ઠ બનાવે છે અને અંતે ફોટોરેસિસ્ટની લાક્ષણિકતા તે હોવી જોઈએ કે તે પાર્ટિકલ મુક્ત અને ખામી મુક્ત હોવી જોઈએ હવે મને તમારા માટે બે વિડિઓઝ ચલાવવા દો તેથી તમે સમજશો કે કોટર ફોટોરિસ્ટને કેવી રીતે સ્પિન કરવું મને પ્રથમ વિડિઓ ચલાવવા દો નમસ્તે અને અમારા લેબ સ્પિન 2 અને 3 મેન્યુઅલ સ્પિન કોટર્સ પરની આ તાલીમ પર આપનું સ્વાગત છે આજે આપણે સ્પિન કોટર વિશે વાત કરીશું હોટ પ્લેટો વિવિધ પ્રકારના બાઉલ સેટ સ્પિન કોટિંગ કેવી રીતે કરવું અને પછીની સફાઈ બાઉલ સેટમાં આપણી પાસે બાઉલ હોય છે આપણી પાસે સ્પ્લેશ રિંગ હોય છે અને પછી આપણી પાસે જુદા જુદા કદના ચક્સ 6 ઇંચ 4 ઇંચ 3 ઇંચ હોય છે પછી આપણી પાસે ચક્સના સામાન્ય રીતે નાના ટુકડાઓ છે 20 મિલીમીટર અને 12 મિલીમીટર છે રાસાયણિક આલમારીના વિશેષ ધારકમાંઅમારી પાસે આના જેવું બોક્સ છે તેમાં સામાન્ય રીતે 2 અથવા 3 ચક્સ હોય છે અમારી પાસે એક એચ હેન્ડલિંગ ચક છે જે ફક્ત આ વેફરના એચ પર જ સંભાળી રહી છે આ મહત્તમ પ્રતિ મિનિટ 3000 રાઉન્ડમાં કાપી શકાય છે પછી અમારી પાસે બે ઇંચ છે જે મોટા સબસ્ટ્રેટ્સ માટે મોટો વિસ્તાર આપવા માટે પિન દૂર કરવામાં આવ્યા છે અને ત્યાં બીજું ચક હોવું જોઈએ તે પણ નાનું જે બાઉલમાં 5 બાય 5 મિલીમીટર જેવું જ છે સેટ અને આ જુદા જુદા ડ્રોઅર્સ અહીં છે આપણી પાસે બાઉલ સેટ છે જ્યારે આપણે તેને બહાર લઈએ છીએ આપણે નાઇટ્રાઇલnitrile ગ્લોવ્સ વાપરવાની અને નાઇટ્રાઇલ ગ્લોવ્સ સાફ કરવાની જરૂર છે આપણે સેશ ખોલીએ છીએ અને આપણે તેને ખોલીએ તે પહેલાં તેને થોડા વધુ અંદર મૂકી દો જ્યારે આપણે બહારની ચીજોને હેન્ડલ કરીએ છીએ ત્યારે તે નાઇટ્રાઇલ ગ્લોવ્સ છે એજ જે સેશ પર અને પેનલ પોટ અને સ્પિન પર પરંતુ જલદી આપણે બબલ સેટ હેન્ડલ કરીએ છીએ તે માટે જરુરી છે 4 એચ ગ્લોવ્સ અથવા ગ્લોવ્સ ની જોડી આપણી પાસે જુદા જુદા બાઉલ સેટ છે જે કયા રાસાયણિક ઉપયોગ માટે છે તેના આધારે છે જો તને ગમે તો આજે યુવી રેઝિસ્ટ નો ઉપયોગ કરો જે સોલવન્ટ પીજીએમઇએ છે અને તે પછી તેની સફાઇ સોલ્વંટ છે તમે આ બાઉલ સેટ લો છો તે મહત્વનું છે કે જુદા જુદા રસાયણો સાથે બાઉલના સેટને મિશ્રિત ન કરો આપણે પ્રક્રિયા શરૂ કરતા પહેલા પર ગરમ પ્લેટો ચાલુ કરવા એક સારો વિચાર છે અહીં લીલુ બટન છે તમે ચાલુ કરશો પછી આપણે એક બિંદુ સેટ કરવું પડશે આપણે પાસે એલ્યુમિનિયમ કવર પ્લેટ છે તેનું તાપમાન 10 ટકા બદલી રહ્યું છે તેમને સેટ કરી રાખો અને પછી તમારે જે વેલ્યુ બદલવાની જરૂર હોય તે કરો તેથી 900 માટે હું 990 પર જઇશ આપણે પાસે બે જુદી જુદી હોટ પ્લેટો છે એક 1100 છે અને એક જે 2500 પર જાય છે બહારની બાજુએ જ્યારે બાઉલ સેટને હેન્ડલ કરીએ તે વખતે આપણે હંમેશા નાઇટ્રિલ ગ્લોવ્સનો ઉપયોગ કરીએ છીએ લીડ ખોલી નાખો હંમેશા છાતીની ઊંચાઈ પર સેશ હોય છે તેથી એવું ના કરો જેથી દરેકમાં ધૂમાડો બહાર આવી જાય પછી આપણે જડેલા બાઉલ સેટને લઈએ છીએ અહીં નોઝલ છિદ્રમાં આગળ જાય છે આગળ સ્પ્લેશ રિંગ નીચે જાય તેની ખાતરી કરો કે તે યોગ્ય રીતે બંધબેસે છે અને પછી અહીં એક ચક પાસે એક નાનો વિરામ છે અને આપણી પાસે અહીં એક નાનો પિન પણ છે ખાતરી કરો કે પિન યોગ્ય રીતે ગોઠવ્યો છે અને પછી ચકને જ્યારે તમે નીચે રાખો છો અને પછી નીચે તરફ ધકેલો ખાતરી કરો કે ચક બધી રીતે નીચે જાય છે તેથી તે સ્પિન્ડલ પર ઝડપી છે જ્યારે પણ તમારે ચક્સ અને બાઉલ સેટ લેવો પડશે ત્યારે કૃપા કરી બોક્સ લો અને તેને ફરીથી ડ્રોઅરમાં મૂકી દો તમારી પાસે દરેક વખતે તેને નિયંત્રિત કરો ખાતરી કરવા માટે કે લીડ ચાલુ છે અને ઘટકને સેશની અંદર બોક્સમાં ખોલો અમે પ્રક્રિયા કરવા જઈ રહ્યા છીએ હું સ્પિન કોટર વિશે વાત કરીશ જ્યારે આપણે પ્રોસેસિંગ કરવાની જરૂર હોય ત્યારે રેસીપી કેવી રીતે સેટ કરવી અને ઝડપી શરૂઆત કેવી રીતે કરવી હું હંમેશાં એક નાનો વર્કસ્પેસ કાગળના બે ટુકડા તમારા પ્રતિકાર પર મૂકીશ અને અન્ય ડીસ્પોસેબલ પાઇપેટ્સ અથવા આ ડીસ્પોસેબલ પ્લાસ્ટિકની બોટલ ક્યારેય કાચની બોટલનો ઉપયોગ કરતા નથી કારણ કે પછી તમે તેમને સમાપ્ત કરી શકો છો આપણે સ્પિન કોટર ખોલીશું સબસ્ટ્રેટ લઈશું અને ચક પર મૂકો કેન્ટરિંગ પિનનો ઉપયોગ કરવાની ખાતરી કરો તેથી ચકસ લીડ ની નજીક કરો ઝડપી શરૂઆત પર કરો અને રેન્ડમ પ્રક્રિયા શરૂ કરો આ આપણને બતાવશે પ્રારંભ થવાનો સમય અને વેક્યૂમ ચાલુ છેવેફર ફરતા હોય છે અને આપણે વેક્યૂમ લેવલ તપાસ કરી રહ્યા છીએ છે ટચસ્ક્રીન પોતે જ ઝડપી શરૂઆત માટે બે બાબતોથી પરિચિત હોવા જોઈએ છે જે આપણે હમણાં જ કરી છે અહીં તમે કોડ સ્પિન કરવાની જરૂર છે તે માટે સમય પસંદ કરી શકો છો ઉદાહરણ તરીકે 60 સેકંડ તમે ગતિ પસંદ કરી શકો છો જે તમને જાડાઈ આપે છે આ કેસ 4000 અને પ્રવેગ સામાન્ય રીતે 500 અને 1000 ની વચ્ચે હોય છે પરંતુ તે તમારી પ્રક્રિયા પર આધારિત છે જ્યારે તમે પ્રારંભ પર ક્લિક કરો તમે પ્રક્રિયા પણ કરી શકો છો અને અલબત્ત આપણે પહેલા વહેંચવાની જરૂર છે જો આપણે એક કરતા વધારે પગલા ભરવાની જરૂર હોય તો રેસીપીનો ઉપયોગ પણ કરી શકીએ આપણે રેસીપી પર જઇએ નીચે ઉપલબ્ધ સ્લોટ શોધવા માટે તમે જ્યારે કોઈ ઉપલબ્ધ સ્લોટ ને ક્લિક કરો ત્યારે પિન કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો તમે તેને નામ આપી શકો ચાલો આપણે તેને પરીક્ષણ કહીએ અને જો તમે અહીં ક્લિક કરો નંબર બહાર આવશે અને એડિટ કરો તો તમે વાસ્તવિક પરિમાણોને બદલી શકો છો અહીં આપણે નાના ફેલાવા સાથે પ્રારંભ કરીશું ચાલો આપણે વિવિધ ઓછી ગતિએ 30 સેકંડ કહીએફક્ત પ્રમાણભૂત પ્રવેગ અને પ્રતિકારને વિખેરવા પછી આગળનું પગલું હશે વાસ્તવિક પ્રતિકારનું થીનિંગ સ્પિન ઓફ અને પ્રવેગ જો તમે આ શરૂ કરો પ્રક્રિયા તે એક પગલામાંથી પસાર થશે અને તમે કેટલા પગલાં બનાવ્યા હતા તે તમારા ઉપર છે જો તમે કોઈ રેસીપી અથવા ઝડપી શરૂઆત કરો છો તો તે તમને સમાન પરિણામો આપે છે જ્યારે આપણે પ્રક્રિયા શરૂ કરીશું લીડ ખોલો પ્રથમ હું તમને બતાવીશ કે પ્લાસ્ટિક બોટલથી કેવી રીતે રેડવું તમારે મધ્યમાં થોડુંક યોગ્ય રેડવાના નિશાનો પર પ્રતિકાર કરવો પડશે સમાન વર્તુળ બનાવવા માટે લીડ બંધ કરો અને ઝડપી પ્રારંભ પર દબાવો આપણે નાના સબસ્ટ્રેટ પર સ્પિન કોટિંગ કરીએ છીએ આપણી પાસે વિવિધ કદના ચક્સ છે તેથી જોબ માટે યોગ્ય ચક પસંદ કરો ફરીથી રીસેસ અને સ્પિન્ડલ શોધો ચિપ સાથે કામ કરતી વખતે આપણે એક યોગ્ય કદની ચક લઈએ છીએ ચિપ ને મધ્યમાં મૂકીએ છીએ લીડ બંધ કરીએ છીએ અને ફક્ત ઝડપી પ્રક્રિયા શરૂ કરો અમે તપાસીએ છીએ કે આ વેક્યુમ મહત્વપૂર્ણ છે કારણ કે જો ચિપ ને યોગ્ય ગોઠવવામાં ન આવે છે તો પછી આપણી જોડે પ્રતિકાર હશે થશે ચિપ કે જે નિયંત્રણ ખૂબ મુશ્કેલ છે જ્યારે તમે ડીસ્પોસેબલ પાઇપેટ્સ સાથે કામ કરો છો ત્યારે હંમેશાં તેને નાઇટ્રોજનથી સાફ કરો વધારાના પાર્ટિકલ્સ દૂર કરો જો તે ઇપીએમ પ્રક્રિયા છે તો હું 20 સેકંડનો ઉપયોગ કરવાની ભલામણ કરીશ નાઇટ્રોજન એર જ્યારે ડીસ્પોસેબલ પાઇપેટ્સ નો ઉપયોગ કરીને બોટલમાંથી પ્રતિકાર લેતી વખતે નીચેની બાજુઓને ક્યારેય સ્પર્શ ન કરો પાઇપેટ્ સપાટીની નીચે જ મધ્યમાં જાય છે અને તમે જરૂરી હોય તેટલું શરૂ કરો છો ચિપ પર હું હંમેશા ચિપ ભરવાની ભલામણ કરીશ પ્રથમ 2 અથવા 3 ટીપાંને બાઉલ સેટ માં જશે માટે સંપૂર્ણ ચિપ ને ભરો શક્ય હોય તેટલું કેટલીકવાર તમારે તળિયે ઘણી વખત લેવાની જરૂર પડી શકે છે ખાતરી કરો કે તમારી પાસે થોડા ટીપાં અથવા કદાચ અડધા મિલીલીટર બાકી હશે લીડ બંધ કરો અને પ્રક્રિયા શરૂ કરો જ્યારે સ્પિન કોટિંગ પૂર્ણ થાય છે ત્યારે આપણે લીડ ખોલીએ છીએ નમૂનાને ઉતારવા અને તેને ગરમ પ્લેટ પર મૂકો અને ટાઇમર શરૂ કરો જ્યારે પ્રક્રિયા થઈ જાય અને ટાઇમર અટકી જાય ત્યારે આપણે નમૂનાને લઈએ છીએ એચ માટે અને તેને આ કૂલિંગ બ્લોક પર ખેંચો તેના ત્યાં થોડીક સેકંડ ઠંડુ છે ત્યાં સુધી પ્રક્રિયા પૂર્ણ થાય છે અને આપણે સાફ કરવાની જરૂર છે સેશ ને સાફ ફ્યુમ હૂડ મા જલ્દી ખોલો ફ્યુમ હૂડ ખોલવાનું યાદ રાખો તમે તમારા જડતા સેટને સ્થાનાંતરિત કરી શકો છો હવે તે રસાયણોથી પલાળી છે હંમેશાં બે ગ્લોવ્સ પહેરો અથવા બેરિયર ગ્લોવ્સ ઇનલે સેટ ને વિસર્જન કરતી વખતે અહીં બનાવેલા ચક પુલને સીધા ઉપાડો ખાતરી કરો કે તમારી પાસે અહીં ટીશ્યુ તૈયાર છે તે માર્ગ પર ફેલાશે નહીં જ્યારે તમે રૂપાંતરિત કરો છો તમારા બાઉલ સેટના પાથ અન્ય કેટલાક માટે જો ત્યાં ઘણાં પ્રતિકાર બાઉલ સેટમાં છે તેમાંથી દૂર નાખતા પહેલા કરો ટીશ્યુ લેવો એ એક સારો વિચાર છે જેમ તેને સાફ કરવું આ રીતે માત્ર આપણી પાસે તેટલું લિક્વિડ રેઝિસ્ટન્ટ કાઢવું નથી સોલિડ સી કચરામાં આ એક સ્પ્લેશ રિંગકરે છે અને તે જ રીતે ખાતરી કરો કે તમે રસ્તામાં ટપકતા નથી અને અંતે બાઉલ સેટને દૂર કરો ટીશ્યુનો ટુકડો નોઝલની નીચે રાખવો મહત્વપૂર્ણ છે કે આપણે બધી હોટ પ્લેટો પર રજૂ કરતા નથી જ્યારે તમે પૂર્ણ કરો ત્યારે હોટ પ્લેટ બંધ કરવાનું હંમેશાં યાદ રાખો જ્યારે આપણે ફરીથી સફાઇ કરી રહ્યા છીએ ત્યારે આપણે ખતરનાક રસાયણો સાથે કામ કરી રહ્યા છીએ એપ્રોન ફેશિયલ પર મૂકો અને ગ્લોવ્સ અથવા અવરોધ ગ્લોવ્સ પહેરો તે પોલ અથવા બોક્સ ને ઉપાડવાનો સારો વિચાર છે અગાઉથી તેનીજરૂર તમારે બાઉલ સેટ માટે છે તેને તમારા નાઇટ્રિલ ગ્લોવ્સથી ખોલો પછી તમે તમારી મટીરીયલ તરત જ વિસ્થાપિત કરી શક્યા હોત ઉદાહરણ તરીકે બાઉલ સેટ અથવા ચક વાંધો લે છે અને તેને સફાઈ એજન્ટ સાથે સાફ કરો આ કિસ્સામાં તે એસીટોન પેસ્ટ છે જે બાઉલ સેટ પર વાંચો તમે જે એજન્ટનો ઉપયોગ કરી રહ્યાં છો અને સોલ્વંટ લો તેને નેપકિન પર મૂકો આ રીતે ખાતરી કરો કે જો ત્યાં કેટલાક ટીપાં નેપકિન્સ મૂકો તો તે અગાઉથી તમારા માટે કાર્યસ્થળ બનાવશે નેપકિન્સ સાફ કરો અને પછી દરેક બાઉલ સાફ કરો જડતી સ્પ્લેશ રિંગબધા ચક નોઝલની અંદરની બહારની બધી જગ્યાએ છે તમે જેટલી લાંબી રાહ જુઓ તે પહેલાં તમે વધુ સાફ કરો છો નિશ્ચિત સિસ્ટ આવશે અને તેથી તમારે જરૂર પડી શકે છે થોડા સમયનો ઉપયોગ સફાઈ કરવા માટે આગળ અને પાછળની બાજુથી નોઝલની અંદરની જગ્યા પણ સાફ કરવાનું યાદ રાખો ત્યાં છે કોઈ સિસ્ટ અવશેષ બાકી ન રહે જ્યારે તમારો એક પાથ થઈ ગયો હોય ત્યારે ફક્ત તેને સીધા ઉપર બાઉલમા જ બોક્સ પર મૂકો કરો અને પછીની સાથે ચાલુ રાખો કેટલીકવાર પ્રતિકાર ખૂબ સારી રીતે સપાટી પર વળગી રહે છે સુનિશ્ચિત કરો ફક્ત પુષ્કળ સોલ્વંટ લાગુ કરવાનું અને તેને સારું મિકેનિકલ સ્ક્રબ આપવાનું ચક્સ ને સાફ કરતી વખતે ખાતરી કરો કે તમે ટોચની બાજુઓ લેશો અથવા પાછળની બાજુએ અને વિરામ પણ કારણ કે જો અહીં કોઈ પ્રતિકાર થાય છે તો તે ગુંદર તરીકે કાર્ય કરે છે અને તે પછી આપણે ચક બંધ કરી શકતા નથી જ્યારે આપણે ચક્સને સાફ કર્યા છે ત્યારે આપણે વાસ્તવિક સ્પિન કોટર સાફ કરવાની જરૂર છે યાદ રાખો તમે પ્રારંભ કરો તે પહેલાં અહીં દરવાજો પણ ખુલ્લો હોવો જોઈએ છે તમે આમાં સોલ્વંટ નો ઉપયોગ ફ્યુમ હૂડમાં કરી શકો છો અને ભીના બેન્ચ પર નહીં ટીશ્યુ પર ટુકડો અથવા સોલ્વંટ ની માત્રા મૂકો કે જે તમે વાપરવા માંગો છો અહીં સંપૂર્ણ સ્પિન્ડલને નાના પિન અને લીડને અંદરની બાજુ પણ સાફ કરો હું ક્યારેય પારદર્શક ભાગ અને સફેદ ભાગો બહાર નહીં મૂકું સોલિડ સી કચરામાં બધા ટીશ્યુ નો નિકાલ કરો જ્યારે તમે સફાઈ થઈ ગયા પછી ત્યારે તમે કરી શકો છો તમારા એપ્રોન અને ફેશિયલ ઉતારો તમારે બનાવટી ગ્લોવ્સ હંમેશા અંદર આ રીતે ફેરવવું જોઈએ બહારની બાજુએ હંમેશાં સી કચરો ખાલી કરવાનું યાદ રાખો જ્યારે ઘણો ભરાઈ ગયો હોય અથવા જો તમે ખતરનાક રસાયણોનો ઉપયોગ કરો છો ત્યારે હંમેશાં ફ્યુમ હૂડ ની અંદર એક યોગ્ય ગાંઠ છે કોઈ ગંધ છટકી નથી નવું સી કચરો પેક લો અને આગામી વપરાશકર્તા માટે ડબ્બા તૈયાર કરો જ્યારે તમે સફાઈ પૂર્ણ કરી લો ત્યારે યાદ રાખો લેપલેન્ડર માં થી લોગઆઉટ કરો અને લોગબો ભરો તમે પહેલો વિડિઓ જોયો હશે અને ચાલો મને બીજો વિડિઓ ચલાવો દો જે લોરેલડબ્લ્યુએસ 650 એચઝેડ સ્પિન કોટર પર છે જેની સંખ્યા 61002 છે ચાલો આપણે તે વિડિઓ જોઈએ છે અને પછી આપણે આગળ વધશું આ લોરેલડબ્લ્યુએસ 650 એચઝેડ સ્પિન કોટ છે જેમાં તેની મહત્તમ રોટેશનલ સ્પીડ 12000 આરપીએમ છે નિયંત્રણ ઓપરેટરને રીઅલ ટાઇમની ક્રિયામાં પ્રક્રિયા દરમિયાન સમયનો સ્ટાફિંગ અને તે બિંદુથી ચાલુ રાખવા સહિત એક્ઝિક્યુશનની મંજૂરી આપે છે ઝીણી બાઉલની ડિઝાઇન મોટાભાગના કોટિંગ મટીરીયલ ને શાંત સ્થિતિમાં સૂકવવા એકરૂપતા વધારવા અને સૂક્ષ્મ દૂષણ ઘટાડવાની મંજૂરી આપે છે આ અનુકૂળ ટેબલટોપ યુનિટમાં 120 વોલ્ટનો એક સિંગલ ફેઝસંચાલિત છે જેને એ વેક્યૂમ ઓછામાં ઓછું 15 ઇંચ પારો અથવા તેથી વધુ હોવું જોઈએ પ્રથમ હું ગતિનું પ્રદર્શન આપવાનું પસંદ કરું છું હું તેનો ઉપયોગ નીચા સમયની પટ્ટી તરીકે કરીશ પ્રથમ આ કોમ્પેક્ટ કંટ્રોલ પેનલ સંપૂર્ણપણે આત્મનિર્ભર છે હું અહીં એક પ્રોગ્રામ કોલ કરવા જઇ રહ્યો છું અને પ્રથમ શું કરશે તે છે કે આપણે સ્પિન સ્પીડ બદલીએ ચાલો 4000 આરપીએમ કહીએ ત્યાં આપણે જાઓ અને પછી આપણે પહેલા વેક્યૂમ લાગુ કરીશું જે આપણને કહે છે કે આપણે તૈયાર છીએ જ્યારે તે ચાલુ હોય અને બીજો પ્રોગ્રામ અથવા કોઈ અન્ય પ્રક્રિયા ચલાવવા માટે કરવામાં આવે ત્યારે આપણે જ રસ્તો ખોલવો જોઈએ આ તેને તે દર્શાવે છે કે તે બીજા માટે તૈયાર છે પરંતુ હું આ અહીં કરી રહ્યો છું બહાર કે આપણે ચાલો 8000 આરપીએમ કહીએ અને તમે પુનરાવર્તન કરો તેને નીચે ખેંચો ખોલો તે હંમેશાં નીચે બેસે છે અને તમે લીડ ને નીચે કરો ત્યાં સુધી જ્યાં સુધી આપણે વેક્યૂમ થી સંતુષ્ટ થઈએ અને તમે જાણો છો કે તમારું નાઇટ્રોજન શુદ્ધ છે તે તમને કહી શકે છે કે તમે એક વધુ સ્પિન કરી શકશો અને આપણે કરીશું આ 12000 ની મહત્તમ આરપીએમ પર કરો અને ચાલુ કરો અને પૂર્ણ કરો હવે હવે મારી પાસે આ ચાર્ટ અહીં છે અને આ સ્પિન ગતિ વિરુદ્ધ વેફર કદ છે સ્વાભાવિક રીતે જેટલું નાનું કામ તમે જેટલું ઝડપથી સ્પિન કરી શકો છો અને ત્યારબાદ અહીં થોડી ગાઇડલાઇન આપવામાં આવે છે પહેલા આપણે આ નાની વસ્તુ ને 12000 સુધી ચલાવીએ છીએ હવે આપણે 50 ઉપર 6000 સુધી વિચલિત કરનારા સૂચવેલા મુજબ હવે અમે 100 મિલિમીટર વેફર ચલાવવા જઈ રહ્યા છીએ આપણે અહીં વેક્યૂમ નો ઉપયોગ કરીએ છીએ અને આપણે તેમને ઉમેરી દીધાં છે 6000 આરપીએમ નીચે ગતિ અને પછી વેક્યૂમ બંધ થવાથી વેફર દૂર થાય છે હવે સ્પિન કોટર માં ખરેખર 200 મિલિમીટર અથવા 8 ઇંચની વેફર સ્પિન બનવાની ક્ષમતા છે જો કે તે નોંધ્યું છે કે કરવા માટે તમારે ચકને દૂર કરવો પડશે અને આ પ્લાસ્ટિકના સ્પ્લેશ ગાર્ડને લેવા પડશે જો તે માત્ર છિદ્રમાંથી પૂરતું નથી પરંતુ ખરેખર 8 ઇંચની વેફર સ્પિન કરવાની ક્ષમતા છે જો કે યુનિટની તપાસમાં પણ મહત્ત્વની છે તે છે કે તેમાં 5 ઇંચના ચોરસ સબસ્ટ્રેટ દ્વારા સંપૂર્ણ 5 ઇંચ સ્પિનિંગની ક્ષમતા છે મારી પાસે અહીં કાચનો ટુકડો છે પરંતુ હું કેન્દ્રને અનુક્રમે દર્શાવવા માટે ઉપયોગ કરી શકું છું અને તેમ છતાં તે અહીં લગભગ સાડા સાત ઇંચ જેટલું છે જો તમે ટોચ પરથી જોશો તો પણ તે અહીં સ્પ્લેશ વચ્ચે આરામથી બંધબેસે છે હવે હું આને સ્પિન કરું છું કારણ કે આ ખૂબ મોટા કદની નજીક છે જે તેઓ ભલામણ કરેલ 2 5k અને 3 5 k આરપીએમની વચ્ચે છે હું આને 3500 આરપીએમ સ્પિન કરવા જઇ રહ્યો છું અને અહીં આપણે પહેલા વેક્યૂમ પર જઇએ છીએ ત્યાં જેવી લાઈટ શરૂ થાય આપણે જવા માટે તૈયાર છીએ હવે તમારી પાસે તે ખૂબ જ વર્સેટાઇલ છે ખૂબ જ કોમ્પેક્ટ લાઇટવેઇટ ગમે ત્યાં અને ખૂબ સરળતાથી બંધબેસે છે હવે તમે વિડિઓ જોયું છે જે સ્પિન કોટિંગ નો છે આગળના પગલામાં તે જોઈશું તેથી એક્સપોઝર એ હશે કે તમારી પાસે પ્રતિબિંબિત પ્રકાશ છે અને તે પછી ત્યાં એક લેન્સ છે જે આ અંતરને માસ્કથી લેન્સ સુધી ડી માં માપવામાં આવે છે જે બે વચ્ચેનું અંતર શું હોવું જોઈએ તે ઓપ્ટિકલ ફિઝિક્સની મદદથી ગણવામાં આવે છે અમે આ વિશેષ તકનીક વિશે વિગતવાર નથી જઈ રહ્યા જો કે આ એક લેન્સની જેમ જ છે જો તે લેન્સ દ્વારા પ્રકાશિત થાય છે અને આદર્શ પ્રકાશ પેટર્ન અહીં બતાવ્યા પ્રમાણે હોવી જોઈએ પરંતુ વાસ્તવિક પેટર્ન તે છે જે આપણે અહીં બતાવ્યા પ્રમાણે છે તેથી તમારી પાસે પ્રકાશ સ્રોત છે જે તમારી પાસે બ્રાઇટ ફિલ્ડ માસ્ક અથવા ડાર્ક ફીલ્ડ છે અને તમારી પાસે સબસ્ટ્રેટ પર પાવર પોઝિટિવ અથવા નેગેટીવ ફોટોરેસિસ્ટ કોટેડ છે લેન્સ દ્વારા ધ્યાન કેન્દ્રિત કર્યા પછી ઓછું ડિફ્લેક્શન છે લેન્સ તમને જાણવામાં મદદ કરશે કે તમે ડિફ્લેક્શનને મંજૂરી આપશો નહીં મોટા વિસ્તારને જાણો છો તે અને હવે જો આપણે વિકાસ વિશે વાત કરવા માગીએ છીએ તો વિકાસ તમે અહીં જોશો કે જો તમે તમારા વિકાસકર્તાના સમય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છો તો તમને સામાન્ય વિકાસ મળશે કારણ કે તમે આ કિસ્સામાં જોઈ શકો છો જો કે જો સમય ઓછો હોય ત્યારે ફોટોરેસિસ્ટના 1 માઇક્રોન વિકસાવવા માટેનો વિકાસકર્તા સમય 10 મિનિટ યોગ્ય છે અને જો તમે 10 મિનિટ પહેલાં વેફર બહાર કાઢો તો ત્યાં અધૂરો વિકાસ થઈ શકે છે તેમ છતાં જો તમે પણ તે વિકાસ અપૂર્ણ પરિણમી શકે છે જ્યારે તમે તેને 10 મિનિટથી વધુ સમય માટે રાખશો તો શું થશે કે ત્યાં વધુ વિકાસ થશે તેથી સંપૂર્ણ વિકાસના ત્રણેય કેસો વધારે વિકાસ અને અવિકસિત વિકાસને સ્વીકારવામાં આવતાં નથી રેસીપીને 10 મિનિટ સુધી બેક કરવી જોઈએ અને તમારે સબસ્ટ્રેટ બહાર કાઢવું જોઈએ 10 મિનિટમાં પ્રક્રિયા સાથેનો બાકીનો ભાગ રેસીપી ખૂબ જ મહત્વપૂર્ણ છે બરાબર આ એક માસ્ક તરીકે અને તમે જુઓ કે આ ફોટોરેસિસ્ટ છે પછી જો આપણે પોઝિટિવ ફોટોરેસિસ્ટના કિસ્સામાં વાત કરીએ પ્રથમ પોઝિટિવ અનએક્પોઝ્ડ રિજિયન બ્લેક રિજિયન કરતાં વધુ મજબૂત છે અને તમે જે જોઈ શકો છો તે આ કિસ્સામાં તે વધુ મજબૂત છે જ્યારે એક્પોઝ્ડ રિજિયન નબળો છે અમે આ કિસ્સામાં અહીં યોગ્ય જોઈ શકીએ છીએ જ્યારે નેગેટીવ ફોટોરેસિસ્ટ કિસ્સામાં આ અસુરક્ષિત પ્રદેશ છે જે આ એક છે અને આ એક નબળું હશે જે અહીં છે અને ખુલ્લા ક્ષેત્રમાં જે આ બે છે તે વધુ મજબૂત બને છે તેથી નેગેટીવ ફોટોરેસિસ્ટના કિસ્સામાં એક્સપોઝર રિજિયન મજબૂત અનએક્પોઝ્ડ રિજિયન નબળો બનશે પોઝિટિવ ફોટોરેનિસ્ટના કિસ્સામાં ફોટોરેસિસ્ટ વિકાસ પછી એક્સપોઝર રિજિયન નબળો અનએક્પોઝ્ડ રિજિયન મજબૂત બનશે જો તમે સૂત્ર અને યાદ રાખો છો અથવા આને તમે યુક્તિઓ કોલ કરો તો તે ખૂબ જ સરળ થઈ જાય છે તે ખરેખર કોઈ સૂત્ર નથી પરંતુ તે યાદ રાખવાની યુક્તિ છે